આપણે આ પ્રકરણમાં ક્રેક ઈનીશીએશન અને લાઈફ એસ્ટીમેશન સંબંધિત ખ્યાલોની ચર્ચા કરી રહ્યા છીએ અને આપણે છેલ્લા વર્ગમાં જોયું હતું ફટીગ ની ક્રેક ની ગ્રોથ માટે પેરિસ એક ખૂબ જ ભવ્ય ઇમ્પિરિકલ સંબંધ સાથે બહાર આવ્યું છે જે da દ્વારા dN અને ડેલ્ટા k સાથે સંબંધિત છે આપણે તેને પેરિસ કાયદો કહીએ છીએ અને મેં કહ્યું ફ્રેકચર મિકેનિક્સમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન છે વાસ્તવમાં ડિઝાઇનરોએ LEFMની કન્સેપ્ટ ઓનો ઉપયોગ કરવા તરફ ધ્યાન આપ્યું જ્યારે તેઓ પેરિસના યોગદાનને પારખી ગયા કારણ કે તે તેમને વ્યવહારમાં અમલમાં મૂકવા માટે અને ફટીગ ને કારણે ક્રેક કેવી રીતે પ્રસારિત થાય છે તે જાણીને સ્ટ્રક્ચર સુરક્ષિત રહેશે કે નહીં તે શોધવા માટે એક પદ્ધતિ પ્રદાન કરે છે અને મેં પણ ઉલ્લેખ કર્યો છે તે ખૂબ જ જટિલ ઘટના છે અને ક્રેક ના વિકાસમાં પર્યાવરણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પેરિસ લૉ ની ચાતુર્ય હતી તેને ક્રેક કેવી રીતે વધે છે તેનું કર્નલ મળ્યું જો તેણે તમામ મુદ્દાઓ પર ધ્યાન આપ્યું હોત અને ઇમ્પિરિકલ સંબંધ પર પહોંચવાનો પ્રયાસ કર્યો હોત તો તે કદાચ ઇમ્પિરિકલ સંબંધ પર બિલકુલ ન પહોંચ્યો હોત અને હવે આપણે આજે ચર્ચામાં જોઈશું કે વાસ્તવિક પ્રયોગમાં જોવા મળતી વિવિધ ઘટનાઓને સમજાવવા માટે પેરિસના લૉ ના મોડીફિકેશન નો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે અને હકીકતમાં આ પ્રકરણ પહેલાં આપણે ક્રેક ટિપ પર પ્લાસ્ટિક ઝોન ના મોડેલિંગની પણ ચર્ચા કરી હતી તે જ્ઞાન પ્રયોગોમાં જોવા મળેલી ઘટનાઓને સમજવા માટે ઉપયોગી થશે ક્રેક ક્લોઝર ડિઝાઇનર્સ અપ્રોચ તેથી તે કારણ છે શા માટે તે પ્રકરણ અગાઉ આવરી લેવામાં આવ્યું હતું અને હવે આપણે એલ્બર દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન લઈશું આ 1970 માં કરવામાં આવ્યું હતું તેમણે ક્રેક ક્લોઝર નામનો ખ્યાલ બહાર પાડ્યો હતો અને તેણે જે ઓબસર્વ કર્યું તે એ હતું કે સાયકલીક સ્ટ્રેસ હેઠળ વધતી ફટીગ ની ક્રેક મહત્તમ લોડ ના અડધા ભાગ પર બંધ થઈ શકે છે અને આ કેવળ પ્રાયોગિક ઓબસર્વ હતું પ્રાયોગિક નિરીક્ષણના આધારે તે આ પ્રકારના ખૂબ જ રસપ્રદ પરિણામ પર પહોંચ્યા રેન્ડમ લોડિંગ હેઠળ ક્રેક ગ્રોથ ની ગણતરી માટે આ અસર નોંધપાત્ર બને છે જુઓ તમારે ધ્યાનમાં રાખવું પડશે ફટીગ એ સૌથી મુશ્કેલ પ્રકારનું લોડિંગ છે જે સ્ટ્રક્ચર પર કાર્ય કરે છે તમારી પાસે અચૂકપણે ચલ એમ્પલિટયૂડ લોડિંગ હશે અને મુશ્કેલીઓમાંની એક છે વાસ્તવિક લોડ સ્પેક્ટ્રમ શોધવાનું તે સરળ નથી ત્યાં પદ્ધતિઓ ઉપલબ્ધ છે અને તમારે સાહિત્યનો અભ્યાસ કરવો પડશે અને પછી જ વાસ્તવિક લોડ સ્પેક્ટ્રમની ગણતરી કરો તેથી અચૂકપણે તમારી પાસે વેરિયેબલ એમ્પ્લીચ્યુડ લોડિંગ હશે મોડેલિંગના દૃષ્ટિકોણથી આપણે અચળ એમ્પલિટયૂડ લોડિંગ હેઠળ ક્રેક કેવી રીતે વધે છે તેનો અભ્યાસ કરી શકીએ પરંતુ જો તમે જ્ઞાનને ફિલ્ડમાં લઈ જવા માંગતા હો તો તમારે રેન્ડમ લોડિંગ માટે એકાઉન્ટ કરવું પડશે અને જો તમે રેન્ડમ લોડિંગ માટે જાઓ છો તો તમારે તમારા લાઈફ એસ્ટીમેશન ગણતરીમાં ક્રેક બંધ થવાના ઓબસર્વેશન્સ લાવવા પડશે અને આપણે જે શોધીએ છીએ તે છે ક્રેક મહત્તમ લોડના અડધા જેટલા બંધ થાય છે અને ક્રેક કેવી રીતે ખુલે છે પ્રયોગમાં મુશ્કેલી શું છે વ્યવહારમાં ક્રેક તેના આગળના ભાગમાં એકસરખી રીતે ખુલતી નથી અને બંધમાંથી ખુલ્લામાં અચળ સંક્રમણ થાય છે જે શરૂઆતના સ્ટ્રેસ ના પ્રાયોગિક નિર્ધારણને મુશ્કેલ બનાવે છે જુઓ જ્યાં સુધી તમે પ્રયોગ દ્વારા ચોક્કસ ઓબસર્વેશન્સ ન કરો અને પછી આ પાસાઓને સંખ્યાત્મક મોડેલ દ્વારા મોડલ કરવા માટે ઓળખો નહીં તો તમે સંખ્યાત્મક મોડેલ વિકસાવી શકતા નથી તેથી શરૂઆતમાં તમારે આવી જટિલ ઘટનાઓ માટે પ્રાયોગિક ઓબસર્વ કરવાની જરૂર છે તેથી એક મુશ્કેલી એ છે કે કેવી રીતે જોવું કે ક્રેક સંપૂર્ણપણે ખુલી છે કે નહીં અને તમે કેવી રીતે નિર્ણય કરશો શું કોઈ નમૂનો ક્રેક બંધ થવાની ઘટના દર્શાવે છે લોકો પાસે તે જોવાની પદ્ધતિ પણ છે અને એક સરળ રીત છે લોડ ડિફ્લેક્શન કર્વ મેળવવાનો તેથી જો તમને ક્રેક બંધ થવાનો અનુભવ કરતા ક્રેક શરીર માટે લોડ ડિફ્લેક્શન કર્વ મળે તો તે દ્વિરેખીય છે આ ઓબસર્વ છે અને તમારી પાસે વિસ્થાપન વિરુદ્ધ લાગુ સ્ટ્રેસ છે અને જો તમે જુઓ સ્ટ્રેસ વિસ્થાપન સંબંધ દ્વિરેખીય છે તેથી તમારી પાસે પ્રારંભિકથી પછીના ભાગમાં ઢાળ મોડીફિકેશન છે શરૂઆતમાં તે વધુ સખત હોય છે પ્રારંભિક ઢાળ બંધ ક્રેક દ્વારા નક્કી કરવામાં આવે છે તેથી તેનો અર્થ એ છે કે ક્રેક એવી રીતે વર્તે છે કે જાણે તે લંબાઈમાં નાની હોય પછી તમારી પાસે એક ઢોળાવ છે જે અલગ છે ઊંચા લોડ પર કારણ કે ક્રેક સંપૂર્ણપણે ખુલ્લી છે ઢાળ પણ અલગ છે તેથી જો ફટીગ નો ક્રેક નમૂનો દ્વિરેખીય તરીકે સ્ટ્રેસ વિસ્થાપન વર્તન અનુભવે છે જે ફરીથી મોડેલ છે વ્યવહારમાં તમારી પાસે આમાંથી આનો સરળ અનુવાદ હશે અને તે પણ અહીં દર્શાવવામાં આવ્યું છે અને અહીં પ્રશ્ન એ છે કે તમે કેવી રીતે ઓળખશો કે ક્રેક ક્યારે બંધ થાય છે અને ક્રેક ક્યારે ખુલે છે પ્રાયોગિક ધોરણે માપવા માટે આ ખૂબ જ મુશ્કેલ છે અને લોકોએ તે કરવા માટે વિવિધ માર્ગો શોધી કાઢ્યા છે આનું વર્ણન કરવાની એક રીત છે તમે આ સ્ટ્રેસ પર કહો છો જ્યારે ઢાળનું ભાષાંતર થાય છે ત્યારે ક્રેક સંપૂર્ણપણે ખુલી જાય છે અને જ્યારે તમારી પાસે વક્ર ભાગ સીધો થઈ જાય છે આ તમે કહો છો તે ક્રેક બંધ છે ક્રેકનો ભાગ બંધ છે તેથી આ એસ્ટીમેશન ની એક રીત છે તમે જાણો છો આ તબક્કે ક્રેક બંધ થવાના કિસ્સામાં હિસ્ટ્રી શું હતો તે જોવું પણ યોગ્ય છે શરૂઆતમાં લોકો માનતા ન હતા કે ક્રેક બંધ થઈ શકે છે આ એલ્બર દ્વારા કરવામાં આવ્યું હતું 1983માં વર્તમાન વિષયવસ્તુમાં તેમના દ્વારા એક લેખ લખવામાં આવ્યો હતો અને તેમાં તેઓ કહે છે કે ક્રેક બંધ થવાની ઘટનાની મૂળ શોધ ત્યારે થઈ હતી જ્યારે હું ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ન્યુ સાઉથ વેલ્સ યુનિવર્સિટીમાં સ્નાતક વિદ્યાર્થી હતો વર્ષોના નિર્દેશિત પ્રયત્નોનું પરિણામ હોવાને બદલે તે ફટીગ ની ક્રેક પ્લેટને કાપતી વખતે કરવામાં આવેલ વિભાજિત બીજું ઓબસર્વ હતું જુઓ આ ખૂબ જ મહત્વપૂર્ણ છે તમે જાણો છો ક્યારેક તમે ખૂબ જ વ્યવસ્થિત અભ્યાસ કરો છો છતાં તમને પરિણામ મળતું નથી અહીં તે સ્વીકારે છે કે તે વ્યવસ્થિત અભ્યાસ ન હતો તેણે એક રસપ્રદ ઓબસર્વ કર્યું તેઓ એક સારા પ્રયોગવાદી હતા તેમણે વિગતો ચૂકી ન હતી જુઓ આ ખૂબ જ મહત્વપૂર્ણ છે પ્રયોગવાદીઓએ સાવધાન રહેવું પડશે તમારી મૂળભૂત સમજણથી વિચલિત થતી કોઈપણ વસ્તુને જુઓ તેને રેકોર્ડ કરો અને નિષ્ઠાપૂર્વક પ્રમાણિક કારણ કે જો તમે તેની સંપૂર્ણતામાં તમે જે ઓબસર્વ કરો છો તેની જાણ કરો છો તો નવા સિદ્ધાંતો વિકસી શકે છે ક્રેક ક્લોઝર કન્સેપ્ટમાં આવું જ થયું છે હકીકતમાં જ્યારે તેણે જાણ કરી ત્યારે તેને કોમ્યુનિટી દ્વારા સ્વીકારવામાં આવ્યો ન હતો તે પણ ફગાવી દેવામાં આવ્યો હતો હું તેના માટે તેમનું અવતરણ વાંચીશ તે કહે છે કે ભૌગોલિક સ્થાનને કારણે હું આગામી મહિનાઓ દરમિયાન જાણતો ન હતો જે દરમિયાન મેં મારા થીસીસમાં તે શોધ લખી હતી કે હું ફ્રેકચર મિકેનિક્સમાં હાલના ઘણા શિક્ષણનો વિરોધાભાસ કરવા જઈ રહ્યો છું અથવા તે ઘટનાએ વેરિયેબલ એમ્પલિટયૂડ લોડિંગ હેઠળ ક્રેક ગ્રોથ ની જટિલતાના ઉકેલમાં કેટલું યોગદાન આપ્યું છે અને રસપ્રદ વાત એ છે કે આગામી કેટલાક વાક્યો તે આ રીતે કહે છે પ્રથમ આપણેરિકન સમીક્ષક દ્વારા મારા થીસીસને શરૂઆતમાં નકારી કાઢવામાં આવ્યા પછી હું મારું સંશોધન ચાલુ રાખવા ફેડરલ રિપબ્લિક ઓફ જર્મની ગયો અને વાર્તા આ રીતે આગળ વધે છે તમે જાણો છો ગરીબ સાથી તેને ખૂબ સરસ ઓબસર્વ મળ્યું અને જ્યારે તેણે જાણ કરી કારણ કે પરંપરાગત વિચારસરણી સ્વીકારવામાં સક્ષમ ન હતી કે ક્રેક બંધ થઈ શકે છે તેથી તેઓએ થીસીસને નકારી કાઢી પછી તેણે ચાલુ રાખ્યું તેઓ નાસા લેંગલી સંશોધન કેન્દ્રમાં જોડાયા હવે તે એક સ્વીકૃત પ્રથા છે હકીકતમાં હું જે વાંચું છું તે વર્તમાન સામગ્રીમાંથી છે આ કહે છે આ સપ્તાહનું ટાંકણું ક્લાસિક તે ડિસેમ્બર 12 1983માં પ્રકાશિત થયું હતું જ્યાં ASTM STP 486 તરીકે પ્રકાશિત થયેલા ફટીગ ક્રેક ક્લોઝર એરક્રાફ્ટ સ્ટ્રક્ચર્સમાં નુકસાન સહિષ્ણુતાના મહત્વ પરના તેમના પેપરમાં 240 નું ખૂબ ઊંચું ટાંકણું હતું મને લાગે છે તે મને યાદ છે 240 અવતરણો અને તેની ચર્ચા ટાંકણા ક્લાસિક તરીકે કરવામાં આવે છે જે મૂળરૂપે નકારવામાં આવી હતી તે એક અવતરણ ક્લાસિક બન્યું અને આપણે આગળ જોઈશું કે ક્રેક ક્લોઝર કન્સેપ્ટ શું છે તેથી આ તે છે જેનો મેં ઉલ્લેખ કર્યો હતો જેનો ફરીથી સારાંશ આપવામાં આવ્યો છે 1970માં એલ્બરે કાળજીપૂર્વક આયોજિત પ્રાયોગિક તપાસના સમૂહ દ્વારા દર્શાવ્યું હતું કે શૂન્યથી ટેન્શન લોડિંગ હેઠળ પ્રસરી રહેલી ફટીગ ની ક્રેક જે 0 ની બરાબર R થી R છે શૂન્ય લોડ પર આંશિક રીતે અથવા સંપૂર્ણપણે બંધ થઈ શકે છે અને આ ઓબસર્વ થી ફટીગ ક્રેક ગ્રોથ અભ્યાસમાં નવા ખ્યાલો આવ્યા છે દેખીતી રીતે પ્રારંભિક ખચકાટ પછી લોકો શરૂઆતમાં તેમના સિદ્ધાંતને સ્વીકારતા ન હતા એકવાર તેની ખાતરી થઈ ગઈ લોકોએ કહ્યું કે તેને કેવી રીતે મોડેલ કરી શકાય આ ઓબસર્વ નો અંતિમ ઉપયોગ એ છે કે તમે તમારી ક્રેક ગ્રોથ ની ગણતરીને કેવી રીતે સંશોધિત કરશો ડિઝાઇનર્સનો અભિગમ છે આપણે સૌ પ્રથમ ડિઝાઇનર્સનો અભિગમ જોઈશું તેથી તેઓએ જે કર્યું છે તે છે ક્રેક બંધ કરવા માટે ડિઝાઇનરો સંશોધિત પેરિસ લૉ નો ઉપયોગ કરે છે જે નીચે મુજબ છે સામાન્ય પેરિસ લૉ માં સી ડેલ્ટા K પાવર m ની બરાબર da બાય dN હશે અહીં ડેલ્ટા K ટર્મ ને ડેલ્ટા K ઇફેક્ટિવ તરીકે મૂકવામાં આવ્યો છે અને તમે કેવી રીતે વ્યાખ્યાયિત કરશો ડેલ્ટા K શું ઇફેક્ટિવ છે ધારો કે મારી પાસે સાઇનસૉઇડલ ભિન્નતા છે અને મારી પાસે K મહત્તમ છે અને K લઘુત્તમ 0 છે પરંતુ તમારી પાસે માત્ર એક ચોક્કસ સ્ટ્રેસ પર ક્રેક ખુલવાનું શરૂ થાય છે પછીથી તમે જાણો છો માત્ર ક્રેક ઇફેક્ટિવ બને છે K op ના આ મૂલ્ય દ્વારા ક્રેક બંધ થાય છે તેથી ઇફેક્ટિવ ડેલ્ટા k એ K મહત્તમ અને K op વચ્ચે છે તેથી લોકો ડેલ્ટા K ને ઇફેક્ટિવ લઈને ક્રેક બંધ થવાની ઘટનાને એમ્બેડ કરી શકે છે હવે પ્રશ્ન એ છે કે ડેલ્ટા કે ઇફેક્ટિવ કેવી રીતે શોધવી ત્યાં જ પડકાર રહેલો છે તે સરળ કાર્ય નથી વૈચારિક રીતે ક્રેક એ સાયકલનો માત્ર એક ભાગ ઇફેક્ટિવ છે તો તમે જુઓ વાસ્તવિક ડેલ્ટા K કરતાં ઇફેક્ટિવ ડેલ્ટા K શું છે તેથી તમારે શોધવાનું છે કે ડેલ્ટા K કેવી રીતે ઇફેક્ટિવ મેળવવું ઘણા મોડેલો પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે લોકોએ પ્રયોગ કરીને તેની ગણતરી કરી છે અને તમારે સ્ટ્રેસ રેશિયો Rની અસર પણ લાવવી પડશે R ના ફંક્શન તરીકે ડેલ્ટા K કેવી રીતે ઇફેક્ટિવ મોડીફિકેશન કરે છે તેથી આ રીતે સંશોધન આગળ વધ્યું અને આપણે જોઈશું કે તેઓએ ડેલ્ટા K કેવી રીતે ઇફેક્ટિવ રીતે વિકસાવ્યું તેથી ડેલ્ટા K ઇફેક્ટિવ K મહત્તમ માઈનસ K ઓપનિંગ છે જ્યાં K op એ KI નું મૂલ્ય છે જ્યારે સાયકલ દરમિયાન ક્રેક સંપૂર્ણપણે ખુલે છે અને આનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે પરંતુ અમારે તે કરવું પડશે જો મારે અમારી ક્રેક ગ્રોથ ની ગણતરીમાં ક્રેક ક્લોઝર એમ્બેડ કરવું હોય અનુભવજન્ય સંબંધોની જાણ કરવામાં આવી છે અને એ સુનિશ્ચિત કરવા માટે કે ક્રેક ક્લોઝર ખરેખર થાય છે એલ્બરે એ દર્શાવવા માટે ફ્રેક્ટોગ્રાફિક પુરાવા પણ આપ્યા હતા કે ક્રેક ક્લોઝર સ્ટ્રાઇશન પેટર્નના આકારને અસર કરી શકે છે જુઓ જો તમે હિસ્ટ્રી પર નજર નાખો તો પણ જે કોઈ પણ આ શોધની જાણ કરે છે તેણે હા તેની શોધ સાચી છેને સમર્થન આપવું પડશે જો તે તે હોમવર્ક ન કરે તો તે ખ્યાલ ઓળખી શકતો નથી આપણે દુગડેલ મોડેલના કિસ્સામાં જોયું હતું તેણે પ્રયોગ કર્યો હતો પરંતુ તેણે પરિણામની જાણ કરી ન હતી તેથી પ્રેક્ટિશનરોમાં પ્રારંભિક તબક્કામાં ડગડેલ મોડેલને સ્વીકારવામાં ન આવે તે અંગે શંકા હતી એકવાર હેન અને રોસેનફિલ્ડે પ્રાયોગિક પુરાવા આપ્યા પછી લોકોએ ડગડેલ મોડનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું તેથી એલ્બરના કિસ્સામાં જ્યારે તેણે પાછળથી ક્રેક બંધ થયાની જાણ કરી ત્યારે તેણે આવી વસ્તુ થાય છે તે બતાવવા માટે ફ્રેક્ટોગ્રાફિક પુરાવા પણ આપ્યા અને અસર એ છે કે ક્રેક ો બંધ થવા દરમિયાન ડિફોર્મેશન ઓને કારણે સ્ટ્રાઇશન શિખરો ચપટી થઈ જાય છે અને મેં ઉલ્લેખ કર્યો છે તેમ એક મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે સંપૂર્ણ રીતે ખુલ્લી ક્રેક ને અનુરૂપ સ્ટ્રેસ ની તીવ્રતાના પરિબળનો એસ્ટીમેશન કેવી રીતે કરવો અને તમારે નોંધવું પડશે કે ફ્રેકચર ની કઠિનતાથી વિપરીત K ઓપનિંગ એ ભૌતિક સ્થિરતા નથી પરંતુ સંખ્યાબંધ પરિબળો પર આધાર રાખે છે તેથી તે સમસ્યાને મુશ્કેલ બનાવે છે વિવિધ એલોય વિવિધ બંધ વર્તન દર્શાવે છે તેથી આ એક ઓબસર્વ છે તેથી તમારે શોધવા માટે ઘણા બધા ટેસ્ટીંગ્સ કરવા પડશે આપેલ એલોય માટે પણ વિવિધ લોડિંગ શાસનમાં બંધ કરવાની વર્તણૂક અલગ છે તેથી તે સમસ્યાને વધુ જટિલ બનાવે છે અને મને લાગે છે કે તમારી પાસે એલ્બરનો કાગળ છે આ 1970 માં પ્રકાશિત પેપર છે સાયકલીક સ્ટ્રેસ હેઠળ ફટીગ ક્રેક ગ્રોથ આ એન્જિનિયરિંગ ફ્રેકચર મિકેનિક્સમાં પ્રકાશિત થયું હતું આ વોલ્યુમ નંબર 2 છે 37 થી 45 ની વચ્ચે તમે જઈને તેને જોઈ શકો છો તેણે કેવી રીતે કામ રજૂ કર્યું છે ઇમ્પિરિકલ રિલેશન્સ ફોર Keff તેથી ડેલ્ટા K શું ઇફેક્ટિવ છે તે શોધવા માટે તમારી પાસે ઇમ્પિરિકલ સંબંધો છે અને તમે જાણો છો તમામ એરોસ્પેસ સ્ટ્રક્ચર્સ માટે એલ્યુમિનિયમ ખૂબ મહત્વનું છે તેથી તમારી પાસે 2023 ટાઇટેનિયમ છે તે T3 એલ્યુમિનિયમ છે એલ્બરે અહેવાલ આપ્યો કે ડેલ્ટા K પર ઇફેક્ટિવ ડેલ્ટા K ને 0 5 વત્તા 0 4 R તરીકે લખી શકાય છે જ્યાં R એ સ્ટ્રેસ ગુણોત્તર છે અને તેણે શ્રેણી 0 માટેનો સંબંધ મેળવ્યો હતો R R 0 અને 0 7 ની વચ્ચે છે અને અન્ય સંશોધકો પણ હતા જેમણે R ની આ શ્રેણીને વિસ્તારી છે પરંતુ અહીં નોંધનીય બાબત એ છે કે તમારી પાસે શોધવાનો કોઈ રસ્તો હોવો જરૂરી છે K નું મૂલ્ય શું છે જો જરૂરી હોય તો હું તેને મોટું પણ કરી શકું છું તો તમારી પાસે આ સમીકરણ છે અને અન્ય એક સંશોધકે અહેવાલ આપ્યો કે જો નેગેટિવ R ગણવો હોય તો એ જ એલોય માટે નીચેના સૂત્રનો ઉપયોગ કરવો જોઈએ આ થોડું વધુ વિસ્તૃત છે આપણે તેના પર પણ એક નજર કરીશું તે જે પણ રસ્તે બહાર જાય તે અહીં બતાવો પરંતુ તમે અભિવ્યક્તિ લખી શકો છો ડેલ્ટા K ઇફેક્ટિવ ભાગાકાર ડેલ્ટા K બરાબર 0 55 વત્તા 0 33R વત્તા 0 12R વર્ગ આ R બરાબર છે માઈનસ 1 થી 0 54 ની વચ્ચે R માઈનસ 1 અને 0 54 ની વચ્ચે આવેલું છે તમારી પાસે બીજી અભિવ્યક્તિ છે જુઓ અહીં નોંધનીય બાબત એ છે કે તમારી પાસે પ્રાયોગિક સંબંધો ઉપલબ્ધ છે ક્રેક ક્લોઝર કરંટ ફોકસ તેથી સાહિત્ય જુઓ તમારા આપેલ એલોય માટે શોધો ઉપયોગ માટે ઇમ્પિરિકલ સંબંધ શું છે પછી તમે ક્રેક ક્લોઝરની કલ્પનાનો ઉપયોગ કરી શકશો અને ક્રેક ક્લોઝરનું વર્તમાન ધ્યાન શું છે કારણ કે શરૂઆતમાં લોકો ક્રેક ક્લોઝર સ્વીકારવા તૈયાર ન હતા એકવાર તેઓ સ્વીકારવાનું શરૂ કરી દે છે લોકોએ વધારાનું કામ પણ કર્યું છે ક્રેક બંધ થવાની વર્તણૂક અને ક્રેક ગ્રોથ દર પર તેની અસરને માપવા લાક્ષણિકતા અને આગાહી કરવા માટે વિવિધ સંશોધકો દ્વારા મોટા પ્રમાણમાં પ્રયત્નો કરવામાં આવ્યા છે આ સંશોધનનો મોટા ભાગનો પ્રાયોગિક સ્વભાવ છે તે મેં કહ્યું છે ઘટના જટિલ છે તેથી શરૂઆતમાં તમારે સમજવું પડશે કે પ્રયોગો દ્વારા શું થઈ રહ્યું છે આવા ઇનપુટ્સ સાથે તમારા માટે સંખ્યાત્મક મોડલ વિકસાવવાનું શક્ય છે અને પ્રયોગમાં મુખ્ય મુશ્કેલી શું છે પ્રયોગોમાં મુખ્ય મુશ્કેલીઓ પૈકી એક જાડા નમૂનામાં મધ્ય વિભાગમાં વિસ્થાપન હિસ્ટ્રી ની માહિતી મેળવવી છે જુઓ મેં પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે ક્રેક ઓપનિંગ આગળની બાજુએ સમાન નથી તેથી તમારે એ સુનિશ્ચિત કરવું પડશે કે મારી પાસે જાડા નમૂનો છે કે નહીં તેની વચ્ચેનો ભાગ ખુલ્યો છે કે નહીં મારે પ્રાયોગિક માપન કરવું પડશે માત્ર પછી તે વધુ વાસ્તવિક હશે જે એક પડકાર ઉભો કરે છે તે પડકારજનક છે કારણ કે તે સરળતાથી સુલભ નથી હું માનું છું કે તમે આ મુદ્દાઓ લખવામાં સક્ષમ છો અને તમારા માટે લખવા માટે સમય પૂરતો છે પ્રયોગ અઘરો છે તે જોયા પછી વર્તમાન ધ્યાન અસાધારણ ઘટનાનો અભ્યાસ કરવા માટે યોગ્ય સંખ્યાત્મક મોડેલો વિકસાવવા પર છે એટલું જ નહીં તેઓ ટી સ્ટ્રેસની અસર પણ જાણવા માગે છે તે ફોટોએલાસ્ટિઅન્સ માટે સિગ્મા નૉટ x છે જ્યારે આપણે ક્રેક ટિપ સ્ટ્રેસ અને ડિસ્પ્લેસમેન્ટ ફીલ્ડની ચર્ચા કરી ત્યારે આપણે આ સમજવામાં પૂરતો સમય પસાર કર્યો છે તેથી તેઓ માત્ર સ્ટ્રેસ ની તીવ્રતા પરિબળ K સુધી મર્યાદિત રાખવા માંગતા નથી તેઓ બીજી મુદતમાં પણ જવા માંગે છે અને આવો પ્રયાસ મર્યાદિત તત્વ પદ્ધતિઓનો ઉપયોગ કરીને કરવામાં આવે છે જે તાજેતરમાં રોયચૌધરી અને ડોડ્સ દ્વારા નોંધવામાં આવે છે તે 2004 માં એક પેપર છે મને લાગે છે કે હું તમારા માટે આ વાંચીશ આ રોયચૌધરી અને આર ડોડ્સ દ્વારા છે 3D નાના પાયે ઉપજમાં ફટીગ ક્રેક ક્લોઝર પર ટી સ્ટ્રેસની અસર આ ઈન્ટરનેશનલ જર્નલ ઓફ સોલિડ્સ એન્ડ સ્ટ્રક્ચર્સ પર છે જે 2004માં પ્રકાશિત થયું હતું તમે પેપરની વિગતો જોઈ શકશો અને આપણે આગળ વધીએ તે પહેલાં તમે જાણો છો કે હું બીજી એક નોંધ પણ શેર કરવા માંગુ છું જે એલ્બરે લખેલી ટાંકણી ક્લાસિકમાં આવી હતી તે આ રીતે ઉલ્લેખ કરે છે કોઈપણ ઘટનાની પ્રારંભિક શોધથી લઈને નફાકારક એપ્લિકેશન સુધીનો સમય ઘણીવાર લાંબો હોય છે આ કિસ્સામાં જેનો અર્થ ક્રેક બંધ થાય છે સંખ્યાત્મક ક્રેક ગ્રોથ ની ગણતરીમાં ક્રેક ક્લોઝરનો સમાવેશ ચોકસાઈમાં લાભ માટે નોંધપાત્ર ખર્ચ અને જટિલતા ઉમેરે છે માત્ર અવકાશ અને એરોનોટિક્સ ઉદ્યોગોમાં જ જરૂરી છે ઘણા ઉદ્યોગો સરળ અને ઓછા સચોટ સિદ્ધાંતોનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે મૂળભૂત સંશોધનના ક્ષેત્ર તરીકે ક્રેક બંધ કરવાનું ચાલુ રાખશે રેસિડયૂઅલ સ્ટ્રેસ અહેડ ઓફ એ ક્રેક ઇન અ સાયકલ પ્લાસ્ટિસીટી ઇનડયુસડ ક્રેક ક્લોઝર તેથી તમારે ધ્યાનમાં રાખવું પડશે તમે જાણો છો જો તમે નવી ઘટનાનો ઉપયોગ કરવા માંગતા હો તો તે સસ્તું નથી તે વધારાના ખર્ચ માટે આવે છે હવે આપણે શું કરીશું આપણે જઈને સમજવાની કોશિશ કરીશું કે ક્રેક ક્લોઝર શું છે ક્રેક ક્લોઝરની વિવિધ શ્રેણીઓ છે અને આપણે સૌ પ્રથમ જોઈશું પ્લાસ્ટિસિટી પ્રેરિત ક્રેક ક્લોઝર અને પ્રથમ ખ્યાલ જે તમારે શીખવાની જરૂર છે તે છે સાયકલમાં ક્રેક ની આગળ રેસિડયૂઅલ સ્ટ્રેસ શું છે અને અહીં એક નાનકડી રીતમાં જે બતાવવામાં આવ્યું છે તે વાસ્તવમાં જ્યારે તમારી પાસે સાઇનસૉઇડલ લોડ હોય ત્યારે તમે વાસ્તવમાં વળાંકના અડધા ભાગને જોઈ રહ્યા છો જ્યાં તમે 0 થી મહત્તમ સુધી જઈ રહ્યાં છો તેથી જ્યારે હું 0 થી મહત્તમ પર જઈશ ત્યારે આપણે જોઈશું ક્રેક ટિપ પર શું થાય છે તેથી તમે 0 થી મહત્તમ પર જાઓ અને પછી નીચે આવો અને બને તેટલા આના સુઘડ સ્કેચ બનાવો તેથી મારી પાસે આ ક્રેક તરીકે છે મારી પાસે આર તરીકે ધરી છે આ માપવામાં આવેલ અંતર છે અને તમારી પાસે આ અક્ષમાં સ્ટ્રેસ ચિહ્નિત થયેલ છે તેથી તમારી પાસે Tresca ઉપજ માપદંડ છે મેં આને સિગ્મા x તરીકે ચિહ્નિત કર્યું છે તેથી આ આડી હશે અને ક્રેક અક્ષ સાથે આની કેટલીક ભિન્નતા હશે અને આપણે પહેલાથી જ જોયું છે મોડ I ના કિસ્સામાં પ્લાસ્ટિક ઝોન કંઈક આના જેવું હશે અને જે વાદળીમાં બતાવવામાં આવ્યું છે તે ઇલાસ્ટીક રીતે ડિફૉર્મ પડોશી છે સહેજ આછો ભુરો રંગ પ્લાસ્ટિકની રીતે ડિફૉર્મ સામગ્રી દર્શાવે છે તેથી તમારે જે ઓળખવાની જરૂર છે તે એ છે કે ક્રેકની હાજરીને કારણે તમારું બાહ્ય લોડિંગ ઘણું નાનું હોવા છતાં જ્યારે લોડ ધીમે ધીમે 0 થી ટોચ સુધી વધે છે ત્યારે તમારે ક્રેક ટીપની નજીક હંમેશા પ્લાસ્ટિક ડિફોર્મેશન હશે તેથી આ લોડિંગ દરમિયાન થાય છે અને આપણું ધ્યાન શું છે આપણે જોવા માંગીએ છીએ સાયકલમાં ક્રેક ની આગળ રેસિડયૂઅલ સ્ટ્રેસ શું છે આ પણ તમારે નોંધવું પડશે આપણે માત્ર એક કુંવારી સામગ્રી જોઈ રહ્યા છીએ આપણે તેને પ્રથમ વખત લોડ કર્યું છે અને તમારી પાસે એક ઇલાસ્ટીક પ્રદેશથી ઘેરાયેલો પ્લાસ્ટિક ઝોન છે અને જ્યારે હું લોડ ઓછો કરીશ ત્યારે શું થશે અનલોડિંગ થાય છે ઇલાસ્ટીક પ્રદેશમાં જે કંઈ બન્યું છે તે તેની મૂળ સ્થિતિમાં પાછું આવશે જો ક્રેક ટીપ પર કોઈ પ્લાસ્ટિક ડિફોર્મેશન ન હોય તો સ્પ્રિંગ બેક આખા ભાગમાં સમાન હશે પરંતુ કારણ કે તમારી પાસે ક્રેક ટિપની નજીક પ્લાસ્ટીકલી ડિફૉર્મ ઝોન છે ઇલાસ્ટીક પુનઃપ્રાપ્તિ જશે અને આ ઝોનને સંકુચિત કરશે ચાલો જોઈએ ચિત્રાત્મક રીતે શું થાય છે તેથી તમારી પાસે એક ઝોન હશે જ્યાં આ હજુ પણ પ્લાસ્ટિક ઝોન ની સ્થિતિમાં છે કારણ કે પડોશની ઇલાસ્ટીક પુનઃપ્રાપ્તિને કારણે તે કદમાં ઘણું નાનું છે અને સારમાં તમારી પાસે એક સાયકલના અંતે રચાયેલ રેસિડયૂઅલ સ્ટ્રેસ હશે તમે આ ખ્યાલ જાણો છો તમારે પ્રશંસા કરવી પડશે એક સાયકલના અંતે હંમેશા તમારી પાસે રેસિડયૂઅલ સ્ટ્રેસ ની પેટર્ન હશે જે ક્રેક ટીપની નજીક સંકુચિત છે અને આગળ સ્ટ્રેસ છે અને ચાલો જોઈએ પગલાં શું છે જ્યારે લોડ છોડવામાં આવે છે ત્યારે ઇલાસ્ટીક ઝોન પાછો આવે છે પ્રક્રિયામાં પ્લાસ્ટિકલી ડિફૉર્મ ભાગ પર સંકુચિત લોડ રજૂ કરે છે તેથી તમારી પાસે રેસિડયૂઅલ સંકુચિત સ્ટ્રેસ અને રેસિડયૂઅલ સ્ટ્રેસ હશે તમે જાણો છો જો તમે આ સમજો છો તો બીજી ઘણી ચર્ચાઓ જ્યારે ઓવરલોડ હોય ત્યારે શું થાય છે જો ક્રેક બંધ થાય તો શું થાય આ બધા માટે તમારે ઓળખવું પડશે કારણ કે લોડ વધે છે અને ઘટે છે તમારી પાસે ક્રેક ટિપની આગળ રેસિડયૂઅલ સ્ટ્રેસ રચાય છે આ પ્રથમ જ્ઞાન છે જે તમારે મેળવવું જોઈએ તેથી હું શું કરીશ હું આ એનિમેશન ફરીથી ચલાવીશ તમે આ સ્કેચ શક્ય તેટલું કાળજીપૂર્વક દોર્યું છે અને હવે આપણે શું કરીશું હું જ્યાં બતાવી રહ્યો છું તે એનિમેશન ફરી ચલાવીશું જ્યારે લોડને 0 થી પીક વેલ્યુ સુધી વધારવામાં આવે ત્યારે શું થાય છે તેથી તમારી પાસે પ્લાસ્ટિક ઝોન હશે અને આ ઇલાસ્ટીક પ્રદેશ છે અને આ ક્રેક ટિપ પરના પ્લાસ્ટિક ઝોન નો એસ્ટીમેશન આકાર છે જે ઇલાસ્ટીક પ્રદેશથી ઘેરાયેલો છે અને આ સ્કિમેટિક છે વિચારશો નહીં ક્રેકની આસપાસ માત્ર એક વર્તુળ ઇલાસ્ટીક છે ના એવું નથી માત્ર વિઝ્યુલાઇઝેશન હેતુ માટે કારણ કે આપણે અનુભવવાનું છે કંઈક જાય છે અને તેને સંકુચિત કરે છે તમે જાણો છો તે વિઝ્યુલાઇઝેશન ખૂબ સારું છે જ્યારે હું વાદળી રંગમાં કંઈક બતાવું છું અને પછી તે કામ કરે છે હવે હું શું કરવા જઈ રહ્યો છું હું લોડ ઘટાડવા જઈ રહ્યો છું આ વાર્તા છે જ્યારે લોડને 0 થી પીક લોડ સુધી વધારવામાં આવે છે અને આ પ્લાસ્ટિક ઝોન સ્ટ્રેસ ને આધિન છે તે સિગ્મા ys નું મૂલ્ય છે જ્યારે ઇલાસ્ટીક સ્પ્રિંગ બેક હોય છે જ્યારે લોડ ઓછો થાય છે ત્યારે તમારી પાસે પ્લાસ્ટિક ઝોન હોય છે જ્યાં સ્ટ્રેસ માઈનસ સિગ્મા ys હોય છે અને તે જ અહીં બતાવવામાં આવ્યું છે અને તમારી પાસે રેસિડયૂઅલ સ્ટ્રેસ દ્વારા અનુસરવામાં સંકોચન છે જો તમે આ સમજો છો તો અમારી બધી ભાવિ ચર્ચાઓ કરવી સરળ બની જશે હવે તમારે જોવું પડશે જો મારી પાસે મલ્ટિપલ સાયકલ હોય તો ક્રેક પ્લાસ્ટિક વેકમાંથી પસાર થશે તે પણ જોઈશું મારી પાસે એનિમેશનનો ખૂબ જ સરસ સેટ છે અને આપણે તેના દ્વારા જોઈશું વધતી જતી ફટીગ ની ક્રેક માં ક્રેક ટિપની પાછળ પ્લાસ્ટિક વેક વિકસિત થાય છે તમે જાણો છો મારી પાસે પ્રારંભિક ક્રેક લંબાઈ છે અને અહીં જે બતાવવામાં આવ્યું છે તે છે આ સૂચવે છે કે તમારી પાસે સાયકલીક લોડિંગ છે તમે જોઈ રહ્યા છો એક સાયકલના અંતે શું થાય છે ઘણા સાયકલ પછી શું થાય છે તમે જાણો છો ક્રેક લંબાઈમાં વધી રહી છે પ્લાસ્ટિક વેક તેથી જ્યારે ક્રેક લંબાઈમાં વધે છે ત્યારે પ્લાસ્ટિક ઝોન પણ આકારમાં વધશે તે સમાન કદમાં રહેશે નહીં તેમાં વધારો થવાનો છે એનિમેશનમાં તે જ દર્શાવવામાં આવ્યું છે અને તમે તેનું ઓબસર્વ કરો છો તે પૂરતા પ્રમાણમાં લાંબા અંતર માટે કરવામાં આવે છે અને ક્રેક પ્લાસ્ટિકલી ડિફૉર્મ ભાગમાંથી પસાર થાય છે જેને પ્લાસ્ટિક વેક કહેવામાં આવે છે અને એલ્બરે શું ધાર્યું હતું કે પ્લાસ્ટિક વેકમાં રેસિડયૂઅલ સ્ટ્રેસ ના અસ્તિત્વને કારણે ક્રેક બંધ થાય છે જુઓ જો ત્યાં કોઈ ફટીગ લોડિંગ નથી તો તમારી પાસે અવરેસિડયૂઅલ સ્ટ્રેસ રચના નહીં હોય કારણ કે લોડ વધે છે અને ઘટે છે ત્યાં એક અવરેસિડયૂઅલ સ્ટ્રેસ રચના છે રેસિડયૂઅલ સ્ટ્રેસ ને કારણે ક્રેક ને તેમાંથી પસાર થવું પડે છે રેસિડયૂઅલ સ્ટ્રેસ ના અસ્તિત્વને કારણે પ્લાસ્ટિકના પગલે ક્રેક પણ બંધ થાય છે આપણે જોઈશું કે કેવી રીતે મારી પાસે એક એનિમેશન છે જે તે સમજાવે છે પરંતુ તમારે ઓળખવું પડશે જેમ જેમ ક્રેક વધે છે તેમ પ્લાસ્ટિક ઝોન નું કદ વધતું જાય છે અને પ્લાસ્ટિક વેકની રચના પણ અને આ તમારા સાયકલીક લોડિંગ સાથે જાય છે તે તે છે જે નીચે દર્શાવવામાં આવ્યું છે ડિફફરેન્ટ ટાઇપ્સ ઓફ ક્રેક ક્લોઝર તમે જાણો છો તમે નોંધ્યું હશે કે ત્યાં એક ઓસિલેશન હતું તેથી મને લાગે છે કે હું શું કરી શકું છું હું તેને ઝડપથી ઝૂમ કરી શકું છું તેથી તમે જોશો આ ફક્ત બતાવે છે કે હું આ પ્રકારના લોડિંગ પછી ક્રેક નમૂનો જોઈ રહ્યો છું તેથી તમે અહીં જે શોધો છો તે છે ક્રેક ની કિનારીઓ સાથે સામગ્રીની એક પટ્ટી જો કે હવે લોડ થતી નથી પરંતુ અગાઉ પ્લાસ્ટિક ડિફોર્મેશન માંથી પસાર થઈ છે તે પ્લાસ્ટિક વેક બનાવે છે આપણે તેને અગાઉની સ્લાઇડમાં જોયું હતું અને અહીં જે દર્શાવવામાં આવ્યું છે તે છે મારી પાસે સાયકલીક લોડિંગ છે અને હું ચર્ચા કરી રહ્યો છું આ બિંદુએ શું થાય છે એટલે કે થોડા સાયકલ પછી પીક લોડ પર ક્રેકની વાર્તા આ પ્રમાણે હશે મારી પાસે એક ક્રેક સંપૂર્ણપણે ખુલ્લી હશે પરંતુ તેમાં પ્લાસ્ટિક વેક હશે ક્રેક ની કિનારીઓ સાથે સામગ્રીની એક પટ્ટી જો કે હવે લોડ થતી નથી પરંતુ અગાઉ પ્લાસ્ટિક ડિફોર્મેશન માંથી પસાર થઈ છે તે પ્લાસ્ટિક વેક બનાવે છે તેથી તમારી પાસે પ્લાસ્ટિક વેક બતાવવામાં આવ્યું છે ધારો કે હું લોડ ઓછો કરું તો શું થાય જ્યારે ક્રેક હોઠના કાયમી વિસ્તરણને કારણે લોડ ઓછો થાય છે ત્યારે તે લોડ 0 થાય તે પહેલાં બંધ થઈ જાય છે તેથી તે અહીં બતાવવામાં આવ્યું છે આદર્શરીતે જ્યારે લોડ પોઈન્ટ આ પર આવે ત્યારે જ સ્ટ્રેસ નું મૂલ્ય 0 છે પરંતુ આ તબક્કે પણ તમે જોશો કે ક્રેક બંધ છે તેથી આ બિંદુથી અત્યાર સુધી ઇફેક્ટિવ SIF ની ગણતરી કરવી પડશે તે 0 થી K મહત્તમ સુધી જઈ શકતું નથી તેથી તે મુદ્દો છે જેની ચર્ચા થઈ રહી છે તેથી તમે ખરેખર જે જોઈ રહ્યા છો તે છે સાયકલીક લોડિંગને કારણે જો લોડ વધે છે અને ઘટે છે તો રેસિડયૂઅલ સ્ટ્રેસ ની રચના થાય છે જો મારી પાસે આના જેવા મલ્ટિપલ સાયકલ હોય તો ક્રેકને પ્લાસ્ટિક વેકમાંથી પસાર થવું પડશે અને પ્લાસ્ટિક વેક લોડ 0 સુધી પહોંચે તે પહેલા ક્રેક ફેસને બંધ કરી દે છે તેથી તેનો અર્થ એ છે કે લોડિંગનો માત્ર ભાગ જ ક્રેક દ્વારા ખરેખર અનુભવાય છે એટલા માટે અમારી પાસે K ઇફેક્ટિવ છે અને આ એલ્બર્ટ દ્વારા પ્રસ્તાવિત મોડેલ હતું અને બાદમાં વિવિધ પરિસ્થિતિઓ માટે સમાન મોડલની દરખાસ્ત કરવામાં આવી છે તેથી તમારી પાસે અહીં શું છે જ્યારે લોડ તેની ટોચ પર હોય ત્યારે ક્રેક સંપૂર્ણપણે ખુલ્લી હોય છે પરંતુ લોડ 0 સુધી પહોંચે તે પહેલાં જ ક્રેક બંધ થઈ જાય છે તેથી તે મુદ્દો છે જે તમારે ધ્યાનમાં રાખવાનો છે અને આ સમજાવે છે ક્રેક બંધ થવાની ઘટનાને કેવી રીતે સમજવી અને તમે ફરીથી એનિમેશન જોઈ શકો છો આ કેસ માટે તમારી પાસે પ્લાસ્ટિક વેક છે અને આ સમજાવે છે પ્લાસ્ટિક વેક શું છે અને આ બતાવે છે કે જ્યારે લોડ ઓછો થાય છે તમે જોશો કે જ્યારે લોડમાં હજુ પણ અમુક મૂલ્ય હોય છે ત્યારે ક્રેક બંધ છે અને તમારી પાસે શૂન્ય લોડ પર લાક્ષણિક રેસિડયૂઅલ સ્ટ્રેસ પેટર્ન પણ છે અને મને લાગે છે કે હું તમારા માટે આને વધારી શકું છું તેથી મારી પાસે આ બંધ સ્ટ્રેસ તરીકે છે અને તમારી પાસે અહીં એક રેસિડયૂઅલ સ્ટ્રેસ છે અને આ કારણે ક્રેક સપાટીઓ બંધ થાય છે અને આને da બાય dN ગણતરી દ્વારા તમારા દામાં યોગ્ય રીતે મોડેલ કરવાની જરૂર છે અને તે જ આગળની સ્લાઈડમાં આપવામાં આવ્યું છે આને ધ્યાનમાં રાખીને K ના ઓપનિંગ સુધી પહોંચે ત્યાં સુધી ક્રેક ફેસિસ ખુલતા નથી તમે આ ગ્રાફ પહેલેથી જ દોર્યો છે આ ફક્ત લોડ આપવા માટે છે કે તમારે ડેલ્ટા K નો ઇફેક્ટિવ ઉપયોગ કરવો પડશે અને આપણે એ પણ જોયું છે કે જ્યારે તમારી પાસે રેન્ડમ લોડિંગ હોય ત્યારે આ નોંધપાત્ર બને છે અચળ એમ્પલિટયૂડ લોડિંગ માટે કદાચ તમે તેનો ઉપયોગ કરવા માંગતા નથી પરંતુ સ્પેસ સ્ટ્રક્ચર્સ માટે તમારે ચોક્કસપણે કરવું પડશે એલ્બર દ્વારા ભલામણ કરવામાં આવી છે અને તે ખર્ચ સાથે આવે છે તે સસ્તું નથી આવતું એકવાર તમે આની પ્રશંસા કરી લો તે પછી અન્ય મોડેલો પણ આપવામાં આવે છે જે સમાન લોજિકલ ફ્રેમ વર્ક પર સમજવામાં સરળ છે ફેઝ ટ્રાન્સફોર્મેશન ને કારણે ક્રેક ક્લોઝર પણ થઈ શકે છે એપ્લાઇડ સ્ટ્રેસ દ્વારા ઉત્પાદિત ફેઝ ટ્રાન્સફોર્મેશન ના પરિણામે વિકસિત રેસિડયૂઅલ સ્ટ્રેસ પણ ક્રેક બંધ થવાનું કારણ બને છે અસાધારણ ઘટનાની ભૌતિક પ્રશંસા પ્લાસ્ટિસિટી પ્રેરિત કેસ જેવી જ છે પ્લાસ્ટિક વેકને બદલે અહીં તે બધું ફેઝ ટ્રાન્સફોર્મેશન દ્વારા નક્કી કરવામાં આવશે નહિંતર બંને વચ્ચે સરખામણી છે અને તે જ અહીં ઉલ્લેખ કર્યો છે આ પ્લાસ્ટિસિટી પ્રેરિત ક્રેક ક્લોઝર જેવું જ છે અહીં ફરીથી તમે પીક લોડ પર થોડા સાયકલ પછી જુઓ પીક લોડ પર ક્રેક ખુલ્લી છે ફક્ત તેને પ્લાસ્ટિક વેકથી અલગ કરવા માટે અહીં શેડિંગ અલગ છે પરંતુ ચિત્રો એસેનશીયલી સમાન છે અને આ ફેઝ ટ્રાન્સફોર્મેશન ને કારણે છે અને હવે તમે જુઓ જ્યારે લોડ 0 સુધી પહોંચે તે પહેલા ઘટાડો થાય છે ત્યારે ક્રેક બંધ થઈ જાય છે તે ફેઝ ટ્રાન્સફોર્મેશન ને કારણે છે તેથી તે અહીં સૂચવવામાં આવ્યું છે તેથી એક વખત લોકો એલ્બર્ટ દ્વારા અનુમાનિત ક્રેક ક્લોઝરનો ખ્યાલ સમજી ગયા અન્ય કેટલીક પદ્ધતિઓ ઓળખવામાં આવી છે એક કારણ પ્લાસ્ટિસિટી પ્રેરિત છે અહીં તે ફેઝ ટ્રાન્સફોર્મેશન ને કારણે છે અને ત્રીજો કેસ વેજ ઈન્ડ્યુસ્ડ ક્રેક ક્લોઝરનો છે તે ઓક્સાઇડને કારણે હોઈ શકે છે જે સામાન્ય રીતે અગ્રેસીવ વાતાવરણ સાથે સંકળાયેલું હોય છે કાટ પેદાશો ક્રેક ફેસઓ વચ્ચે ફાચર બની જાય છે તે જ અહીં બતાવવામાં આવ્યું છે હું તેને થોડું મોટું બતાવી શકું છું કાટ લાગવાની ક્રિયાને કારણે તમારી પાસે કાટનું ઉત્પાદન બતાવવામાં આવ્યું છે અને જ્યારે લોડ ઓછો થાય છે ત્યારે તમે જાણો છો કાટ પેદાશોને કારણે એવું લાગે છે કે જાણે ક્રેક બંધ છે તે ક્રેક બંધ કરવાની સમાન અસર ધરાવે છે અને આને ઓક્સાઇડ પ્રેરિત બંધ કહેવામાં આવે છે તેથી આ અગ્રેસીવ વાતાવરણમાં જોવા મળે છે દરેક કિસ્સામાં ક્રેક બંધ કરવા પર ચર્ચા કરીને આપણે સાયકલીક લોડિંગ બતાવીએ છીએ તમે જુઓ પીક લોડ પર શું થાય છે અને જ્યારે લોડ ઓછો થાય ત્યારે શું થાય છે અને જ્યારે ક્રેક ફેસિસ બંધ હોય છે તેથી તમારે આ રીતે અર્થઘટન કરવું પડશે કે ડાબી બાજુએ શું આપવામાં આવ્યું છે અને જમણી બાજુએ શું આપવામાં આવ્યું છે ડાબે લોડિંગ બતાવે છે અને ગ્રીન પોઈન્ટ લોડિંગ હિસ્ટ્રી માં બતાવે છે કે કયા સમયે આપણે ખરેખર ક્રેક ફેસ જોઈ રહ્યા છીએ આ પીક લોડ પર છે આ ઓછા લોડ પર છે પછી તમારી પાસે રફનેસ પ્રેરિત ક્લોઝર પણ છે આ બીજી ઘટના છે અને જે નોંધવામાં આવ્યું છે તે છે ફટીગ ફ્રેકચર ની સપાટીની માઇક્રોસ્કોપિક રફનેસ આનું કારણ બને છે માઇક્રોસ્કોપિક સ્તરે સૂક્ષ્મ સ્ટ્રક્ચરલ હેટરોજેનિટીને લીધે મિક્સ્ડ મોડ અસ્તિત્વમાં હોઈ શકે છે તમે જાણો છો એકવાર તમે અહીં આવો તમારી પાસે ઘણું બધું ભૌતિક વિજ્ઞાન જ્ઞાન હોવું જરૂરી છે તે બધા અત્યંત એગઝેગરેટેડ ચિત્રો છે હું બતાવવા જઈ રહ્યો છું તેથી આવીને કહેશો નહીં કે તમે ક્રેક ના ફેસને ગોળ જેવા કેમ મૂક્યા છે આટલા ઊંચા મેગ્નિફિકેશન પર એક સીધી કિનારી પણ માત્ર દાંડાવાળી દેખાશે તેથી તમારે જોવું પડશે આ મેક્રોસ્કોપિક ચિત્રો નથી અત્યંત વિસ્તૃત માઇક્રોસ્કોપિક ચિત્રો તે રીતે તમારે તેને જોવું પડશે અને જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે એ છે કે મોડ II ને લીધે થતા વિસ્થાપન ઉપર અને નીચલા ક્રેક ફેસઓ વચ્ચે મેળ ખાતી ન હોઈ શકે છે જે ક્રેક બંધ થવાની ઘટનામાં ફાળો આપે છે અને આપણે તેને ચિત્ર તરીકે પણ જોઈશું અહીં ફરીથી તમે લોડ હિસ્ટ્રી જુઓ છો પીક લોડ પર તમે તેને જોઈ રહ્યા છો અને ઓછા લોડ પર તમારી પાસે આના જેવું ચિત્ર છે મને લાગે છે કે હું તેને તમારા માટે મોટો કરી શકું છું અને આને મોડ II પ્રેરિત બંધ કહેવામાં આવે છે અને આ મોડ II લોડિંગ માઇક્રોસ્કોપિક સ્તરે આવે છે તેથી તમારે જે ધ્યાનમાં રાખવું પડશે તે છે ક્રેક બંધ થવું એ એક સ્વીકૃત ઘટના છે જો કે શરૂઆતમાં તે સ્વીકારવામાં આવ્યું ન હતું પછીથી લોકોએ તેની ભૂમિકાને માન્યતા આપી છે અને અન્ય ઘણી પદ્ધતિઓ પણ લોકોએ ઓબસર્વ કર્યું છે અને વર્ગીકૃત કર્યું છે તેથી તે બધા કિસ્સાઓમાં તમારી પાસે એક પદ્ધતિ હોવી જોઈએ ડેલ્ટા K ઇફેક્ટિવ કેવી રીતે શોધવી તેથી તમારે વધુ ટેસ્ટીંગ્સ કરવા પડશે અને સાહિત્યને જોવું પડશે અને ડેલ્ટા K કેવી રીતે ઇફેક્ટિવ મેળવવું તે શોધવું પડશે ત્યારે જ તમે da બાય dN શોધવા માટે ક્રેક ક્લોઝર મોડલનો ઉપયોગ કરી શકશો જુઓ એક બીજું મહત્વનું પાસું પણ છે જે તમારે ધ્યાનમાં રાખવાનું છે ધારો કે મારી પાસે ઓવરલોડ છે શું તે ફ્રેકચર મિકેનિક્સ દૃષ્ટિકોણથી ફાયદાકારક છે કે નહીં જુઓ જો તમને યાદ હોય તો મારી પ્રારંભિક ચર્ચામાં મેં કહ્યું હતું કે પ્લાસ્ટિસિટી એ ફ્રેકચર મિકેનિક્સનો મિત્ર છે ઇનફલૂઆન્સ ઓફ ઓવરલોડ ઓન ક્રેક ગ્રોથ હકીકતમાં આપણે તેના આધારે જ દલીલ કરીશું અને લોકોએ નોંધ્યું છે કે જો તમે પ્રસંગોપાત પ્રૂફ ટેસ્ટિંગ કરો છો તો સ્ટ્રક્ચરનું લાઈફ સુધરે છે ટેસ્ટિંગ ની સાબિતીમાં તેઓ શું કરે છે તેઓ સ્ટ્રક્ચરને લોડના 125 ટકા સુધી લોડ કરે છે જેના માટે તે ડિઝાઇન કરવામાં આવ્યું છે તેથી તમે ખરેખર પિરિયોડિક અંતરાલો પર ઓવરલોડ મૂકી રહ્યા છો લોકોએ વાસ્તવિક પ્રેક્ટિસ પરથી ઓબસર્વ કર્યું છે કે તે સ્ટ્રક્ચર ના લાઈફ ને મદદ કરે છે અને તમારી પાસે પ્લાસ્ટિક ડિફોર્મેશન પર આધારિત સાબિતી હશે જે ઓવરલોડ ખરેખર મદદ કરે છે અને કયા પ્રકારની ઓવરલોડ તે બીજો પ્રશ્ન છે તેથી આપણે આના જેવો ગ્રાફ જોઈશું x અક્ષ પર તમારી પાસે કિલોસાયકલની સંખ્યા છે y અક્ષ પર ક્રેકની લંબાઈ મૂકવામાં આવે છે તે y અક્ષ પરનો લોગ ગ્રાફ છે અને શરૂઆતમાં તમે અચળ એમ્પલિટયૂડ લેશો અને ચાલો જોઈએ કે આ કેસ માટે ક્રેક ગ્રોથ કેવી છે તમારી પાસે આને કેટલાક નંબરો પણ આપવામાં આવ્યા છે તે 48 MPa થી 113 MPa સુધી બદલાય છે અને તમે શોધો ક્રેક ગ્રોથ કંઈક આના જેવી છે ધારો કે થોડા સમય પછી મારી પાસે ઓવરલોડ છે જે પોઝિટિવથી નેગેટિવ તરફ જાય છે આ ગ્રાફના હેતુ માટે તે 188 MPa થી માઈનસ 28 MPa સુધી જાય છે અને ક્રેક ગ્રોથ કેવી દેખાય છે તેથી પોઝિટિવથી નેગેટિવ તરફ જતા ઓવરલોડ પછી જે દરે ક્રેક વધે છે તે ચોક્કસપણે જ્યારે તમે અચળ એમ્પલિટયૂડ ધરાવતા હો ત્યારે તમે જે જુઓ છો તેના કરતાં ચોક્કસપણે નાનો છે પરંતુ સ્ટ્રક્ચર ને ખરેખર ફાયદો થયો નથી ચાલો હું બીજો એક કિસ્સો લઈ લઉં જ્યાં મારી પાસે માત્ર પોઝિટિવ દિશામાં જ ઓવરલોડ છે ક્રેક ગ્રોથ દર કેવી રીતે બદલાય છે અને તમે અહીં જે શોધો છો તે છે જ્યારે માત્ર પોઝિટિવ દિશામાં ઓવરલોડ હોય છે ત્યારે ક્રેક ગ્રોથ માં ચોક્કસપણે રિટારડેશન હોય છે અને મારી પાસે અહીં બીજો લોડ છે અહીં અન્ય ઓવરલોડ છે તમારે જાણવું પડશે કે આવું કેમ છે તેમ છતાં તે ફાયદાકારક છે તેથી સ્ટ્રક્ચર ના પિરિયોડિક પ્રૂફ ટેસ્ટિંગ ના માત્ર અનુભવ દ્વારા મેળવેલી શાણપણ લોકોએ તેમના લાઈફ માં મદદ કરી છે તમારી પાસે ફ્રેકચર મિકેનિક્સના દૃષ્ટિકોણથી જવાબ છે આપણે જે રીતે જોવા જઈ રહ્યા છીએ તે છે પ્લાસ્ટિક ઝોન ઘણો મોટો હશે જ્યારે મારી પાસે ઓવરલોડ હોય ત્યારે પ્લાસ્ટિક ઝોન ઘણો મોટો હશે જેનાથી આ રિટારડેશન ને મદદ મળી છે તેથી પ્લાસ્ટિક ઝોન નું તમારું મોડેલિંગ ખૂબ મહત્વનું છે અને ઓળખીને જ્યારે તમારી પાસે સાયકલીક લોડ હોય ત્યારે તમે ક્રેક ટિપની આગળ રેસિડયૂઅલ સ્ટ્રેસ ધરાવો છો અને જ્યારે મારી પાસે પ્રસંગોપાત ઓવરલોડ હોય છે ત્યારે મારી પાસે ખૂબ મોટો પ્લાસ્ટિક ઝોન હશે અને આ ક્રેકને તે પ્લાસ્ટિક ઝોન માંથી પસાર થવું પડશે જેથી કરીને એક અર્થમાં ક્રેક ના વિકાસને અટકાવે છે અને તે માટે તમારી પાસે એક મોડેલ છે અને આ મોડેલ વ્હીલર દ્વારા પ્રસ્તાવિત છે તેની વિગતો આપણે હવે પછીના વર્ગમાં જોઈશું ફરીથી તે da બાય dN દ્વારા કેવી રીતે પેરિસની જાણ કરી તેના મૂળભૂત કર્નલ પર પાછા જશે તેમાં ફેરફાર કરવામાં આવશે જે ઓવરલોડની અસરને સમાવી લેવાનું કામ કરશે અને ફ્રેકચર સાહિત્યમાં આ ખૂબ મહત્વનું છે ક્રેક ગ્રોથ પર ઓવરલોડનો પ્રભાવ તેથી એક આલેખમાં તમે અચળ એમ્પલિટયૂડ માટે જુઓ છો ક્રેક ગ્રોથ કેવી રીતે થાય છે વિપરીત ઓવરલોડ માટે તે રિટારડેશન કેવી રીતે થાય છે એક દિશામાં ઓવરલોડ માટે રિટારડેશન તદ્દન નોંધપાત્ર છે તેથી આ વર્ગમાં આપણે એલ્બર દ્વારા પ્રસ્તાવિત ક્રેક ક્લોઝરની કન્સેપ્ટ ઓને એસેનશીયલી જોઈ છે આપણે એ પણ જોયું કે તે ક્રેક ક્લોઝર પર કેવી રીતે પહોંચ્યો કેવી રીતે પરિણામ શરૂઆતમાં કોમ્યુનિટી દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું સતત પ્રયત્નો પછી તે આ ઘટનાને સ્વીકારવા માટે વૈજ્ઞાનિક કોમ્યુનિટીને સમજાવવામાં સક્ષમ છે હવે એડવાંન્સ લાઈફ એસ્ટીમેશન ગણતરીમાં તે એક રૂટિન બની ગયું છે લોકોએ તેને એમ્બેડ કર્યું છે અને NASGRO જેવા સોફ્ટવેર અને આવા સોફ્ટવેર આનો ઉપયોગ તેમના લાઈફ એસ્ટીમેશન ગણતરીના ભાગ રૂપે કરે છે